લાપ્લાસ અને પોઇસનના સમીકરણોના ઉકેલની અનન્યતા આપણે શીખ્યા છીએ કે સ્થિતિમાન પોઇસનના સમીકરણને સંતોષે છે જે સ્થિતિમાનનું લેપલેસિયન છે અને તે પોઇસનનું સમીકરણ ∇2v r0 છે જે 0 દ્વારા વિભાજિત તે બિંદુએ ઋણ ચાર્જની ઘનતા બરાબર છે અથવા ખાસ કિસ્સાઓમાંલેપલેસનું સમીકરણ ∇2v0 છે જ્યાં કોઈ વિજભાર નથી આના પરિણામો છે અને આપણે પહેલા કહ્યું હતું કે આ સ્થિતિમાન માટેના વિકલ સમીકરણો બની જાય છે જો તમે સ્થિતિમાનની ગણતરી કરવા માટે આનો ઉપયોગ કરવા માંગતા હો તો આપણે બતાવવા માટે સમર્થ થવા જોઈએ કે આ સીમા શરતોની સ્થિતિને આધારે અનન્ય જવાબ આપે છે પરિણામ તરીકે હું માત્ર એક વસ્તુનો ઉલ્લેખ કરીશ હવે હું નીચે પ્રમાણે લખીશ ∇2v0 આ સૂચન કરે છે કે આપેલ બિંદુએ ત્યાં ઓછામાં ઓછું અથવા મહત્તમ સ્થિતિમાન નથી અને તેથી આપેલ બિંદુએ જો સ્થિતિમાન મહત્તમ થાય તો તે બીજી બાજુ ન્યૂનતમ થશે તે કલ્પના કરવાની એક સારી રીત હું તમને બતાવું છું આ રીત જુઓ તમારા હાથના આ ભાગને જુઓ આમાં જો તમે તમારી આંગળીઓ અને અંગૂઠાની બાજુથી આવશો તો તમે લઘુતમ મેળવો છો પરંતુ જો તમે હથેળીથી બીજી બાજુ જાઓ છો તો તમે મહત્તમ મેળવો છો તેથી અહીં કોઈ મહત્તમ અથવા લઘુત્તમ નથી આ એક સેડલ પોઇન્ટ તરીકે ઓળખાય છે અને આ તે રાશિનો ∇2 છે જો હું ગણતરી કરું તો ગમે તે ઊંચાઈ પર 0 હશે અને તેનો અર્થ શું છે વીજભાર મુક્ત ક્ષેત્ર માં ચાર્જ માટે ત્યાં કોઈ સંતુલન બિંદુ નથી આપણે તે સમજીએ જો ત્યાં ન્યૂનતમ અથવા મહત્તમ ન હોય તો અર્થ એ થાય કે સ્થિતિમાન એક તરફ મહત્તમ અને બીજી બાજુ લઘુત્તમ દ્વારા પસાર થઈ રહેલ છે જો હું અહીં ચાર્જ લગાડુ છું તો તે આ દિશામાં સ્થિર હોઈ શકે છે કે જ્યાંથી તે લઘુત્તમ બતાવે છે બીજી બાજુ તે દૂર જવાનું શરૂ કરશે અને આ ∇2v0 છે આ જોવાની ગણિતની રીત નીચે પ્રમાણે છે ધારો કે ત્યાં એક બિંદુ છે જ્યાં મહત્તમ છે પછી જો હું તેની આસપાસ ખૂબ નાનો ગોળો લઈશ અને સપાટી પર ∇ V ના ડાયવર્જન્સની ગણતરી કરું તો તેની કિંમત ડાયવર્જન્સ પ્રમેય જેટલી બનશે આ ડાયવર્જન્સ પ્રમેય દ્વારા બનશેજે નીચે પ્રમાણે બનશે dV V ds આ મુજબ આ મહત્તમ અથવા બીજી રીત છે જો તે લઘુત્તમ હોય તો પછી Vમાં સમગ્ર સપાટી પર સરખી નિશાની હશે તેથી જો બિંદુ V માટેના મહત્તમ અથવા લઘુત્તમ હોય તો પછી Vની સપાટી પર સમાન ચિન્હ હોય છે અને આ સૂચવે છે કે V ds 0 બીજી બાજુ આ જુઓ ∇2v dv0 તેથી હું એક વિરોધાભાસમાંથી પસાર રહ્યો છું અને જો હું વિરોધાભાસી તબક્કામાં છું તો તેનો અર્થ એ થાય છે કે મારી પ્રારંભિક ધારણા મુજબ હું મહત્તમ છું અથવા લઘુતમ છું તે ખોટું છે તેથી અહી મહત્તમ અથવા લઘુત્તમ હોઈ શકતા નથી આ બાબતને ભૌતિક રીતે નીચે મુજબ સમજીએ ચાર્જ ફ્રી ક્ષેત્રમાં ગૌસનો નિયમ કહે છે કે E d s0 તેનો અર્થ એ છે કે ચાર્જ ફ્રી ક્ષેત્રમાં જો ત્યાં કોઈ બિંદુ હોય જ્યાં કેટલીક ઇલેક્ટ્રિક ફીલ્ડ લાઇનો આવે છે કેટલીકને બહાર નીકળવું પડે છે અને તેથી અહીં મૂકવામાં આવેલ ચાર્જ ક્યારેય સંતુલન હોઈ શકતો નથી કારણ કે જે પણ લીટીઓ આવે છે તે પણ બહાર જતી હોય છે તેથી ચાર્જ એવી દિશામાં આગળ વધવાનું વલણ ધરાવે છે જ્યાં ક્ષેત્રની રેખાઓ બહાર નીકળી રહી છે આ ∇2v dv0 કહેવા માટે બરાબર છે અને તે બધુ જ બરાબર છે આ એર્નશોના પ્રમેય તરીકે ઓળખાય છે તે અનુસાર કહી શકાય કે ચાર્જ મુક્ત ક્ષેત્રમાં ચાર્જનું સંતુલન બિંદુ હોઈ શકતું નથી હવે આપેલ બાઉન્ડ્રી કંડિશન માટે લાપ્લાસ અથવા પોઇસનના સમીકરણના ઉકેલની અનન્યતા બાબત આગળ વિચારણા કરવી જોઈએ મહત્વની વાત એ છે કે બાઉન્ડ્રી કંડિશનનો અર્થ શું છે તેનો અર્થ એ કે આપણે નિશ્ચિત કરેલ છે કે આપેલ બાઉન્ડ્રી પર સ્થિતિમાન શું છે અને તે સ્પષ્ટ થયેલ છે તો ચાલો આપણે નજીકની સીમા લઈએ તે અનંત હોઈ શકે અને આપણે બાઉન્ડ્રી પર સ્થિતિમાન આપેલ છે આપણે તેને V0 કહીએ અને r દ્વારા આપવામાં આવેલી આ સીમાની અંદર થોડો ચાર્જ આવેલો છે તેમ ધારી લઈએ તેથી ∇2v r0 ચાલો ધારી લઈએ કે ત્યાં બે ઉકેલો V1 અને V2છે બંને આ સમીકરણને સંતોષે છે ઉપરાંત બંને એકસરખી તે જ સીમા શરતોનું પાલન કરે છે અને ફંક્શન φrV1 V2 પછી φr એ ∇2φ 0 ને સંતોષે છે અને બાઉન્ડ્રી પર φ 0 છે કેમ કે φએ બે પોટેન્શિયલ વચ્ચેનો તફાવત છે જ્યાં બંને સમાન બાઉન્ડ્રી શરતને સંતોષે છે અને બંને સમાન પોઇસનના સમીકરણને સંતોષે છે ચાલો હવે અને ગ્રેડીયેંટ ના ડાયવર્જન્સ જોઈએ 2ϕ2 નીચે પ્રમાણેના સમીકરણોથી તમે પરિચિત છો જે તમે સરળતાથી ઘટકો લઈને બતાવી શકો છો તે ફક્ત તેની સુવિધા માટે સમાન છેddx2 તે તેના જેવું જ છે અને તમે ભાગ લઈને તમે તે બતાવી શકો છો પરંતુ હવે હું વિશિષ્ટતા અથવા અનન્યતા બતાવવા માટે તેનો ઉપયોગ કરીશ

ચાલો બંને બાજુઓને સંકલન કરીએ 2ϕ2 તેથી હું આને વોલ્યુમ ઉપર સંકલન કરું તો

ડાબી બાજુ હું ડાયવર્જેન્સ પ્રમેય સંકલન દ્વારા મેળવીશ પરંતુ આપણે બધાએ જોઈ લીધું છે કે સપાટી પર 0 છે અને તેથી આ ટર્મ પણ છોડી દીધેલ છે dS2dV અથવા 2dV00 2dV આમ આપણને જરૂરી પરિણામ મળે છે આમ છતાં 20 જો કે 2 હંમેશા પોઝિટિવ હોય છે 2dV0 અથવા ϕ0 આને લીધે ϕઅચળાંક મોટે ભાગે V1અને V2 અચળાંક દ્વારા જુદા પડી શકે છે પરંતુ તે સીમા પર સમાન હોવાથી આ અચળાંક 0 હોવું વધુ સારું છે તેથી આ સૂચવે છે કે V1V2આમ તે મને જણાવે છે કે ચાર્જ વિતરણ દ્વારા મળતું પોટેન્શિયલ અને પોઈસનના સમીકરણો નો ઉકેલ મેળવીને આપેલ જવાબ અનન્ય છે બે જુદા જુદા પોટેન્શિયલ સમાન પોઇસનના સમીકરણને સંતોષી શકે નહીં અને સમાન સીમાની શરતો અને r 0 થાય છે તે ખાસ કિસ્સો છે અને તેથી લાપ્લાસ સમીકરણને પણ બાઉન્ડ્રી શરતો આપવામાં આવે છે તે પણ સમાન જવાબ જ આપે છે તેથી ∇2v 0 ઉપરનું સમીકરણ આપેલ બાઉન્ડ્રી કંડિશન માટે અનન્ય સોલ્યુશન ધરાવે છે તો ચાલો જોઈએ કે આપણે આના પર કેવી રીતે પહોંચ્યા આ ડાઇવર્ઝનનો તફાવત મેળવીને આપણે અહીં પહોંચ્યા જ્યાં 2ϕ0 ϕV1 V2 ϕ0 આ બાબતને સંબંધિત ભૌતિક સંકલ્પના એ છે કે જો મારી પાસે નજીકની સપાટી પર કોઇ ચાર્જ નથી ઉપરાંત અંદર પણ કોઈ ચાર્જ નથી અને આમ સીમા પર તમામ જગ્યાએ V એક સમાન હોય તો પછી અંદર આવેલું ક્ષેત્ર 0 બરાબર છે આ ખૂબ સુંદર બાબત બની છે જો મારી પાસે ધાતુનો ગોળો છેઆ અંગે આપણે પહેલા વિચાર્યું હતું પરંતુ હવે હું ગોળાને બદલે ધાતુનો કોઈપણ આકાર લઈ શકું છું અને હું તેને થોડું સ્થિતિમાન એવી રીતે આપું છું કે આ આખી સપાટી સમસ્થિતિમાનવાળી બની શકે છે કારણ કે ધાતુઓ તેના બે ભાગો વચ્ચે કોઈ તફાવત હોઈ શકતો નથી નહિંતર ચાર્જ એક બાજુથી બીજી તરફ વહેતો હોય છે અને ધાતુની અંદરનું ક્ષેત્ર 0 હોય છે તેથી જો હું કોઈ સમસ્થિતિમાનવાળું નજીકનું વોલ્યુમ બનાવું જેની સપાટી એકસરખી આ સ્થિતિમાનવાળી છે તો પછી અંદરનું ક્ષેત્ર 0 હશે ચાલો આપણે તે ડાયવર્જેન્સ પ્રમેયનો ઉપયોગ કરતા પહેલા આપી દઇએ હવે અંદરની બાજુ 2V0 થઈ જશે કારણ કે ત્યાં કોઈ ચાર્જ નથી ચાલો આપણે ફરીથી V નું ડાઇવર્ઝન લઈએ V નું ગ્રેડીયેંટ અને આગળ સમીકરણ નીચે પ્રમાણે લખીએ VVV2V2V પરંતુ ત્યાં કોઈ ચાર્જ નથી ચાલો હવે આ કદ સંકલન લઈએ VVV2dV VV dSv2dV અહીં ખાસ ધ્યાન રાખશો કે આ v અને આ V વચ્ચે મૂંઝવણ ન થાય હવે જો તમે સપાટી ઉપર V ગ્રેડીયેંટ V તરફ નજર કરશો તો આપણે પહેલેથી જ કહી શકીએ છીએ કે સપાટી સમાન ક્ષમતા ધરાવે છે તેથી આ Vની સપાટી ઉપર કોઈ અન્ય સપાટી નથી હું આ લખી શકું છું અને આ Vને બહાર કાઢી શકું છું dSV E dSV2dV0 અથવા V0 ત્યારબાદ ગૌસના નિયમ દ્વારા અંદર કોઈ ચાર્જ નથી તેથી આ શબ્દ 0 છે અને તેથી ડાબી બાજુ અદ્રશ્ય થઈ ગઈ છે તેથી જો હું અચળ સ્થિતિમાનવાળી સપાટી સાથે કંઈક લેતો હોઉં સપાટીની ઉપરની સપાટીનું અચળ સ્થિતિમાન છે તો પછી અંદરનું ક્ષેત્ર 0 આવશે ઉદાહરણ તરીકે તમે ઘરે આ પ્રયોગ કરી શકો છો તમે ધાતુનું ટિફિન બોક્સ લો અને મોબાઇલને અંદર મૂકી દો જો તમે તે મોબાઇલને કોલ કરો તો કોલ પસાર થશે નહીં કારણ કે અંદરનું ક્ષેત્ર 0 છે બધું જ કવચ દ્વારા ઢાંકેલું છે તરંગો તે ધાતુની નજીકની સપાટી પર પ્રવેશ કરી શકતા નથી તેથી આનો ઉપયોગ ફેરાડેઝ કેજ કહેવા માટે પણ થાય છે તમે લગભગ બંધ ધાતુની સપાટી લો આ બધું જાળીમાંથી બનાવેલું છે અને તમારા ઉપકરણોને અંદર મૂકી દીધા છે અને ત્યાંથી કોઈ પણ વિદ્યુત સંકેતો નાશ પામ્યા નથી કારણ કે તે વિદ્યુત અને તમે બહાર શું કરો છો તે મહત્વનું નથી અંદરનું ક્ષેત્ર 0 હશે કારણ કે ધાતુવાળી જાળી અથવા ધાતુની સપાટી માટે બધી જ જગ્યાએ આ સ્થિતિમાન અચળ હશે